નમસ્તે વ્યવહારુ અભિગમ સાથે સેવાઓ માર્કેટિંગ પર આ સત્રમાં આપનું સ્વાગત છે મારું નામ ડો બિપ્લબ દત્ત છે અને મારા સંપર્કો અહીં આપવામાં આવ્યા છે તેથી એકવાર તમે આ વિડીયોમાંથી પસાર થાવ અને તમારી પાસે ચોક્કસ પ્રશ્નો હોય તો તમે હંમેશા મને તે વિશે ઇમેઇલ કરી શકો છો અને હું શક્ય તેટલી વહેલી તકે તમને જવાબ આપવાનો પ્રયત્ન કરીશ તો આ 7 મો પાઠ છે જેમાં મેક્રો વાતાવરણ પાર્ટ 3 ને સમજીશું જે ટેકનોલોજીકલ વાતાવરણ છે અને માઇક્રો વાતાવરણ પાર્ટ 1 પણ સમજીશું જે અમારી કંપનીને સમજે છે તેથી અમે આ વિડિઓમાં મેક્રો વાતાવરણથી માઇક્રો વાતાવરણમાં સંક્રમણ કરી રહ્યા છીએ તેથી આપણે તકનીકી વાતાવરણ જોઈએ છીએ આ વાતાવરણનો ચોથો અને અંતિમ ભાગ છે જે વિશ્વના નવીનતમ વિકાસ સાથે સુસંગત રહેવા માટે વિશ્લેષણ અને સમજવું જરૂરી છે તેથી ટેકનોલોજીએ ઇન્ટરનેટ મારફતે વિશ્વભરમાં માહિતીનું ઝડપી ટ્રાન્સફર સક્ષમ કર્યું છે હાઇ ટેક પ્રોડક્ટ્સે સપ્લાયર્સને વીજળીની ઝડપી ગતિ અને ચોકસાઈ સાથે ગ્રાહકોની જરૂરિયાતો સંતોષવા સક્ષમ બનાવ્યા છે હવે ફાસ્ટ ફૂડ રેસ્ટોરન્ટ્સ ખરેખર ઉચ્ચ તકનીકી ફેક્ટરીઓ છે જે ઓછામાં ઓછા શક્ય સમયમાં ઉચ્ચ ગુણવત્તાવાળા ખોરાક બનાવે છે તેથી આ તે છે જ્યાં તકનીકીએ અમને લાવ્યા છે સેવાઓ ઉચ્ચ તકનીકની વધતી મદદ લઈ રહી છે તે સમય અને શ્રમ બચત સચોટ સ્વચાલિત ટેલર મશીનો વેક્યુમ ક્લીનર્સ અથવા રૂમ કાર્ડ છે જેની મદદથી મહેમાન સમગ્ર રૂમમાં અને અન્ય સેવાઓ સમગ્ર હોટેલમાં એક્સેસ કરી શકે છે તેથી આપણે જોઈએ છીએ કે ઉચ્ચ ટેકનોલોજી વિશ્વભરમાં સેવાઓ અને સેવાઓ વાતાવરણને અસર કરી રહી છે તેથી આપણે સમજવું જોઈએ કે કેવી રીતે ટેકનોલોજી ગ્રાહકો માટે સેવાઓની ખરીદી અને વપરાશને અસર કરી રહી છે જે કંપનીઓ કાર્યક્ષમતામાં મોખરે રહેવા ઈચ્છે છે તેઓ ટેક્નોલોજીમાં એડવાન્સિસને જોતા રહે છે દસ્તાવેજીકરણ કરે છે અને તેનો પ્રસાર કરે છે જેનો ઉપયોગ તેઓ સંતોષ અથવા ગ્રાહકને આનંદ પહોંચાડવા માટે કરી શકે છે ઉદાહરણ તરીકે આદુની હોટેલોએ જોયું કે શિક્ષિત સમયના ભૂખ્યા ગ્રાહકો પૈસા માટે મૂલ્ય શોધી રહ્યા છે અને ઉચ્ચ તકનીકી ઉત્પાદનો અને સેવાઓને હેન્ડલ કરવાનું પસંદ કરે છે તદનુસાર તેઓએ હોટેલ સેવા શરૂ કરી હતી જ્યાં ગ્રાહકો હોટલની આસપાસ પોતાની મદદ કરી શકે છે જેમાં તેમના રૂમમાં તપાસ કરવી લિફ્ટ ચલાવવી ચા બનાવવી વગેરેનો સમાવેશ થાય છે અહી ગીન્ગર હોટેલ એ ટેકનોલોજી નો લાભ લઇ ને પોતાના મેહમાનો ને ઘણી સગવડ આપી છે અને એ પણ એવી રીતે કે મેહમાનો એ 5 સ્ટાર કે 3 સ્ટાર કરતા પણ ઓછો ખર્ચ આવે તેથી મેક્રો વાતાવરણનું નિરીક્ષણ તેથી આપણે જોઈએ છીએ કે મેક્રો વાતાવરણના વિવિધ ભાગો એકબીજા સાથે કેવી રીતે ક્રિયાપ્રતિક્રિયા કરે છે તેથી વિસ્ફોટક વસ્તી વૃદ્ધિ જે સામાજિક ઘટના છે તે વધુ સંસાધનોના ઘટાડા તરફ દોરી જાય છે જે આર્થિક ઘટના અને પ્રદૂષણ છે જે ગ્રાહકોને વધુ કાયદાઓ રાજકીય કાનૂની ઉત્તેજીત નવા તકનીકી ઉકેલો પૂછવા તરફ દોરી જાય છે જે સસ્તું હોય તો વલણ અને વર્તણૂકને ફરીથી સામાજિક રીતે બદલી શકે છે તેથી આપણે જોઈએ છીએ કે આ રાજકીય અર્થતંત્ર સામાજિક અને તકનીકી મુદ્દાઓ તેઓ એકબીજા સાથે ભળી રહ્યા છે અને તેમાંથી એકમાં ફેરફાર અન્ય પ્રકારના મેક્રો વાતાવરણમાં ફેરફારને પણ અસર કરે છે હવે આપણે સૂક્ષ્મ વાતાવરણ ભાગ 1 ની સમજણ પર આવીએ છીએ તેથી ત્યાં અમારી કંપનીને સમજવામાં આવે છે હવે સર્વિસ બિઝનેસ શરૂ કરવા અને તેને સફળતાપૂર્વક ચલાવવા માટે આપણે આપણા વ્યવસાયની મુખ્ય ક્ષમતા અને સ્પર્ધાત્મક ફાયદાને સમજવા પડશે અમારી કંપની પાસે જરૂરી સંસાધનો અને ગ્રાહક માટે ઇચ્છિત આઉટપુટ અને અનુભવ ઉત્પન્ન કરવા માટે ગ્રાહકોની સંપત્તિ પર પ્રક્રિયા કરવાની ક્ષમતા હોવી આવશ્યક છે આપણે આપણી કંપનીની આંતરિક તાકાત અને નબળાઈઓને સમજવી પડશે તેથી ઉદાહરણ તરીકે જો આપણે સિનેમા થિયેટર ચલાવીએ તો આપણે ડિસ્ટ્રીબ્યુટર્સ પાસેથી મોશન પિક્ચર ફિલ્મો મેળવવા માટે સમર્થ હોવા જોઈએ અને પ્રિ કમ્યુનિકેટેડ શેડ્યૂલ મુજબ પિક્ચર સ્ક્રીન કરવા માટે થિયેટર અને પ્રોજેક્ટર હોવું જોઈએ અમારી પાસે અમારા ગ્રાહકોને ટિકિટ વેચવાની સુવિધા હોવી જોઈએ અમારા ગ્રાહકોની સુવિધા માટે અમારી પાસે ભોજનશાળાઓ અને વોશરૂમ પણ હોવા જોઈએ અમારા સર્વિસસ્કેપમાં સુખદ વાતાવરણ હોવું જોઈએ જે અમારા ગ્રાહકોને ખુશ કરી શકે સંતોષી શકે અને તેમને યોગ્ય અનુભવ આપે કે જે તેઓ થોડા સમય માટે યાદ રાખી શકે અને અન્ય લોકો સાથે ચર્ચા કરી શકે હવે મુખ્ય ક્ષમતાઓ શું છે આપણે કંપનીની મુખ્ય ક્ષમતાઓને સમજવી પડશે મુખ્ય ક્ષમતા સી પ્રહલાદ અને ગેરી હેમેલ 1990 માં આપી હતી તે એક કરતા વધારે રિસોર્સ અને સ્કિલ્સ ને હાર્મોનાઈઝ્ડ રીતે ભેગા કરીને માર્કેટ માં અલગ ઓળખ બનાવે છે તેથી અહીં આપણી પાસે મોહર સેનગુપ્તા અને સ્લેટર દ્વારા લખાયેલ પુસ્તકમાંથી મુખ્ય ક્ષમતાનું ઉદાહરણ છે જે ઉચ્ચ તકનીક અને ઉત્પાદન અને સેવાઓનું માર્કેટિંગ છે તેથી અહીં આપણે જોઈએ છીએ કે નાના એન્જિન એ મુખ્ય ક્ષમતાઓ છે જે વૃક્ષનું થડ છે અને વૃક્ષનું થડ મુખ્ય ક્ષમતા છે તે મુખ્ય ઉત્પાદન છે અથવા મુખ્ય ક્ષમતાઓનું ભૌતિક મૂર્ત સ્વરૂપ છે તે નાનું એન્જિન છે હવે મુખ્ય ઉત્પાદન નોંધપાત્ર રીતે લાભો અને વપરાશકર્તાને પ્રાપ્ત થવું જોઈએ હવે આ નાના એન્જિનો આ મુખ્ય યોગ્યતા ખૂબ જ મજબૂત મૂળ ધરાવે છે તેમની પાસે શ્રેષ્ઠ R અને D શ્રેષ્ઠ ઉત્પાદન શ્રેષ્ઠ માર્કેટિંગ અને ગ્રાહકોનું જ્ઞાન અને શ્રેષ્ઠ કોર્પોરેટ સંસ્કૃતિમાં મૂળ છે હવે આ થડ મુખ્ય ક્ષમતા છે જે વિવિધ ઉદ્યોગો જેમ કે નાની કાર સ્નોબ્લોઅર મોટરસાઇકલ લોન મોવર વગેરેમાં ઉપયોગી થઈ શકે છે હવે શાખાઓ અથવા છત્ર વ્યાપક રીતે વિવિધ ઉત્પાદન બજારોનું પ્રતિનિધિત્વ કરે છે જેમાં મુખ્ય ક્ષમતાએ પ્રવેશ આપ્યો છે તેથી આ નાના એન્જિનો એ મુખ્ય ક્ષમતાઓનું ઉત્પાદન અથવા મૂર્ત સ્વરૂપ છે હોન્ડા મી મુખ્ય ક્ષમતા એ આ નાના એન્જીન માં રહેલી છે જે વવિધ બજાર અને ઉત્પાદન બજાર ને સેવા આપે છે પછી આપણે સમજીએ છીએ કે સ્પર્ધાત્મક ફાયદો શું છે હવે સ્પર્ધાત્મક લાભ એ બિઝનેસ કોન્સેપ્ટ છે જે લક્ષણોનું વર્ણન કરે છે જે સંસ્થાને તેના સ્પર્ધકોને પાછળ છોડી દે છે જ્યારે મુખ્ય ક્ષમતા નીચેની 4 લાક્ષણિકતાઓ ધરાવે છે ત્યારે તે તેના સ્પર્ધકો પર સ્પર્ધાત્મક લાભ ધરાવે છે તે મુખ્ય ક્ષમતા છે જેમાં આ 4 લાક્ષણિકતાઓ હોવી જોઈએ કે તે મૂલ્યવાન હોવી જોઈએ દુર્લભ હોવું જોઈએ તે અનિવાર્ય હોવું જોઈએ અને તે બિન અવેજી હોવું જોઈએ તેથી ઉદાહરણ તરીકે મેકડોનાલ્ડ્સ પાસે બર્ગર અને ભાવને ખૂબ જ ઓછા સમયમાં કલાકના અપૂર્ણાંકમાં ફેરવવાની મુખ્ય ક્ષમતા છે તેથી અહીં આ સાધનો અને મશીનરી છે જે મેકડોનાલ્ડ્સના કર્મચારીઓ મૂલ્યવાન છે તે દુર્લભ છે અન્ય કંપનીઓ પાસે તે નથી અને તે અનિવાર્ય છે તેનો અર્થ એ છે કે તે ખૂબ જ સરળતાથી નકલ કરી શકાતી નથી અને તે પણ સપ્લાય સેવાઓ છે જે મેકડોનાલ્ડ્સ તેના સપ્લાયર્સ પાસેથી મેળવે છે સપ્લાય ચેઇન પણ મેકડોનાલ્ડ્સની મુખ્ય ક્ષમતા છે અને તે બિન અવેજી છે કે મેકડોનાલ્ડ્સની મુખ્ય યોગ્યતાની જગ્યાએ બીજું કંઇ સ્થાન લઇ શકતું નથી તેથી મેકડોનાલ્ડ્સને અન્ય કરતા સ્પર્ધાત્મક લાભ છે આગળ આપણે 8 મા પાઠ પર આવીએ છીએ જે સૂક્ષ્મ વાતાવરણને સમજે છે અહીં આપણે આપણા ગ્રાહકોને સમજવા અમારા સ્પર્ધકોને સમજવા અને અમારા સહયોગીઓને સમજતા જોઈએ છીએ સાંભળવા બદલ ખુબ ખુબ આભાર તમારો દિવસ સારો રહે